સિરીઝમાં કનેક્ટેડ હોય ત્યારે નોન આયડેન્ટીકલ PV સેલ્સમાં કેટલીક સમસ્યાઓ હોય છે અહીં જોડાયેલ બે PV સેલ્સ હવે સોર્સ તરીકે કાર્ય કરે છે નોંધ લો કે પોલારીટી બંને એક જ દિશા છે અને તેઓ એકબીજાને સહાય કરે છે અને બંને સોર્સ તરીકે કાર્ય કરે છે તેઓ IV કેરેક્ટરીસ્ટિકસના આ ક્ષેત્રમાં કાર્યરત છે જ્યાં બંને સેલ્સમાંથી મળતો પાવર પોઝીટીવ છે હવે જો સેલ્સમાંથી કોઈ એક આંશિક રીતે શેડેડ હોય તો આપણે જોયું કે કમ્બાઈન સેલના IV કેરેક્ટરીસ્ટિકસનાં ભાગ દરમિયાન એક PV સેલ અહીં PV સેલ 2 આ ઉદાહરણ માટે નેગેટીવ પાવર દર્શાવે છે કે PV સેલ 2 સિંકની જેમ કાર્ય કરે છે તે સ્થિતિ હેઠળ આ પોલારીટી આ રીતે રીવર્સ થશે તેથી હવે PV સેલ 2 એક સિંકની જેમ કાર્ય કરે છે R0 સિંકની જેમ વર્તે છે PV સેલ 1 એકલો સોર્સ છે હવે આપણે આ સર્કિટમાં થોડો ફેરફાર કરી શકીએ છીએ જેથી આ ફેશનમાં વાંચવું વધુ અનુકૂળ છે તે હજી પણ તે જ સર્કિટ છે આ PV સેલ 1 એ એક સોર્સ છે અને તમારી પાસે R0 અહીં બતાવ્યા પ્રમાણે છે તમારી પાસે બીજો PV સેલ 2 છે જે લોડ જેવું કાર્ય કરે છે વધારાનો લોડ અહીં દર્શાવ્યા મુજબ લોડની દિશા સમાન છે તેથી હવે અહીં PV સેલ 2 સિંક અથવા લોડની જેમ કાર્ય કરે છે એટલે કે તે IV કેરેક્ટરીસ્ટિકસના આ ભાગમાં કાર્યરત છે આપણે આ PV સેલ 2 ને આની જેમ રઝીસ્ટીવ વસ્તુ દ્વારા બદલી શકીએ છીએ તેથી અસરકારક રીતે PV સેલ 2 જ્યારે તે સિંક તરીકે હોય તે દરમિયાન રઝિસ્ટરની જેમ વર્તે છે હવે સવાલ એ છે કે PV સેલ 2 જો તે સિંકિંગ છે તે વ્યય થઇ રહ્યો છે અને તે ગરમ થઈ રહ્યો છે શું આપણે તે અવગણી શકીએ શું આપણે પાવર બાયપાસ કરી શકીએ છીએ શું આપણે PV સેલ 2 અથવા કોઈ પણ સેલ જે સીન્કીગ છે તેને બાયપાસ કરી શકીએ જેથી જયારે તે સામાન્ય રીતે આ ભાગમાં રઝિસ્ટરની જેમ વર્તે ત્યારે તે કોઈ પાવર વાપરે નહિ તેથી આ રીતે ડાયોડ મૂકીને આ પ્રાપ્ત કરી શકાય છે તેથી જ્યારે પણ PV સેલ અહી PV સેલ 2 પોલારીટી બદલે છે અને સિંકની જેમ કાર્ય કરે છે તમારી પાસે અને છે તેથી આપણે અહીં ડાયોડ મૂકયો છે અને ડાયોડ ફોરવર્ડ બાયસમાં કન્ડકટ થશે અહીં નોંધ કરો સરળતાની ખાતર હમણા હું આ ડાયોડને આદર્શ માનું છું તેનો કટ ઇન વોલ્ટેજ અથવા ટર્ન ઓન વોલ્ટેજ 0 વોલ્ટ અથવા એક સિંગલ સેલના PN જંક્શન વોલ્ટેજ 0 7 વોલ્ટ કરતા ખૂબ જ ઓછો છે આ ખૂબ મહત્વનું છે હું થોડુ વધુ પાછળથી સમજાવીશ હમણા માટે ધ્યાનમાં લો કે આ ડાયોડ આદર્શ છે અને કટ ઇન વોલ્ટેજ 0 છે તેથી જે ક્ષણે PV સેલ 2 પોલારીટીને વિરુદ્ધ કરે છે તે ડાયોડ કાપી નાખે છે અને PV સેલને બાયપાસ કરે છે તેથી તમારી પાસે સેલ માં કોઈ પાવર ડિસીપેશન નથી અને સેલ ગરમ નહીં થાય અને બગડે નહીં ચાલો હવે આ કેરેક્ટરીસ્ટિકસ જોઈએ જ્યારે આપણે આ ડાયોડ મૂકીએ ત્યારે શું થાય છે આ નેગેટીવ પાવર રહેશે નહીં જેથી તે ભાગ નાશ પામશે તેથી જેનો અર્થ એ છે કે બધા પાવર્સ પોઝીટીવ છે PVસેલ 2 આ સમય દરમિયાન ફક્ત પાવરનો સોર્સ બનાવશે જ્યારે તે પહેલાં સિંક કરી રહ્યો હતો ડાયોડની હાજરી કારણે તે ડાયોડ દ્વારા અસરકારક રીતે બાયપાસ થશે હવે જો તમે આ કેરેક્ટરીસ્ટિકસ કેરેક્ટરીસ્ટિકસના આ ભાગ દરમિયાન કન્વર્ટ કરો તો આપણે જોઈએ છીએ કે આ પોઈન્ટ પર સેલ 1 અને સેલ 2 બંને સોર્સિંગ છે આ ક્રિટીકલ જંકશન પર જ્યાં આ ઉભી લાઈન છે આ પોઈન્ટ પર PV સેલ2 0 પાવર આપે છે બધો પાવર PV સેલ 1 દ્વારા મળે છે અને જો તમે આ વર્ટીકલ લાઇન પોઇન્ટથી ઓછા બધા ક્ષેત્રોને લો તો PV સેલ 2 તેમાં ફાળો આપતો નથી આ અસરકારક રીતે આદર્શ ડાયોડ દ્વારા બાયપાસ થાય છે તેથી ફક્ત PV સેલ 1 સોર્સિંગ છે તેથી ઓપરેટિંગ પોઇન્ટ કેરેક્ટરીસ્ટિકસ એવી હશે કે તે આ પાથ નહીં લે પરંતુ તે આ પાથ લેશે કારણ કે તે PV સેલ 1નો IV કરંટ પાથ છે અને PV સેલ 2 અસરકારક રીતે ચિત્રમાં નથી તેથી તે હવે આ પાથ લેશે તેથી જો તમે આ ભાગને ફરીથી એવી રીતે દોરો કે ઓપરેટિંગ પોઈન્ટ આ ક્ષેત્રમાં આ પાથ લે તે આવું કઈક દેખાશે તેથી આ ઘાટો જાડા લાઇનનો ભાગ ખરેખર હવે કમ્બાઇન સેલની IV કેરેક્ટરીસ્ટિકસ છે સાથે આદર્શ ડાયોડ આ રીતે મુકેલો છે આ આદર્શ ડાયોડ મૂકવાનો ફાયદો એ છે કે જ્યારે પણ વોલ્ટેજ ઉલટો થાય અથવા PV સેલ 2 સિંકની જેમ કાર્ય કરવાનો પ્રયાસ કરે ત્યારે PV સેલ 2 બાયપાસ થઇ જાય છે આવી સ્થિતિમાં આ ડાયોડ આ PVસેલ 2 ને બચાવશે અને તે એવું દેખાશે કે એકલો PV સેલ 1 સરકિટ માં છે જે R0 ને લોડ પહોચાડે છે હવે PV સેલ 1 એકલો બધો પાવર R0 ને પહોંચાડશે અને અહીં કોઈ ડીસીપેશન થતું નથી તેથી આ ડાયોડ મૂકવાનો ફાયદો એ છે કે તમે કાર્યક્ષમતાને થોડી સુધારશો અને કેરેક્ટરીસ્ટિકસ પણ આ બતાવ્યા પ્રમાણનો શેપ લે છે હવે આ તે ભાગ છે જ્યાં PV સેલ 2 પાવર આપે છે અને બાકીના ભાગમાં PV સેલ 1 પાવર આપે છે અને એકસાથે કમ્બાઈન્ડ સેલને પાવરનો ફાળો આપશે તેથી અહીં તમે જુઓ છો કે ફાળો ફક્ત PV સેલ 1 નો છે